2 the sin 0

45 p

45 p 45 p

45 Pmax0

45 Pmax0

7 cos 2

38 0 05 0

38 20 p

38 0 1 0 05 0

4 0 64 p

2 1XAso 0

19 j 0

19 0 35 0

12 0

2 0 3 0 05 0 8 p

88 sin 1

35 Pi0 0